હવે આપણે એક સર્કિટ લઈશું અને તેના નોડલ એનાલિસિસ ઈક્વેશનો પસંદ કર્યા તે રીતે હું શા માટે પસંદ કરું છું R11 એ મૂળભૂત રીતે નોડ 1 અને સંદર્ભ નોડ સાથે જોડાયેલ રઝિસ્ટન્સ છે R12 નોડ 1 અને 2 ની વચ્ચે છે R13 નોડ્સ 2 અને 3 ની વચ્ચે છે અને એ જ રીતે R22 નોડ 2 થી ગ્રાઉન્ડ ઉપર છે અને R33 નોડ 3 થી ગ્રાઉન્ડ સુધી છે અને I1 એ નોડ 1 માં આપવામાં આવેલ કરંટ સોર્સ છે અને I3 એ નોડ 3 માં આપવામાં આવેલ કરંટ છે હવે અમારી પાસે આ માટે નોડલ ઈક્વેશન સેટઅપ પણ છે જે V1 V2 V3 બરાબર I10 I3 છે હવે આપણે શું કરીશું કે આપણે સર્કિટમાં વિવિધ ફેરફારો કરીશું અને જોઈશું કે આ નોડલ એનાલિસિસ ઈક્વેશનો સેટઅપ કેવી અસર કરે છે મેં અગાઉ કહ્યું તેમ કૃપા કરીને ફેરફારોની અસર તમે જાતે જ જાણો અને હું જે કામ કરું છું તેની સાથે સરખામણી કરો તેથી પ્રથમ હું શું કરીશ તે અહીં Ra ને બીજો રઝિસ્ટન્સ ઉમેરવા દો તેથી કૃપા કરીને કામ કરો આના કારણે નોડલ એનાલિસિસ સેટઅપનું શું થાય છે આ કિસ્સામાં તે ખૂબ જ સ્પષ્ટ છે રઝિસ્ટન્સ Ra એ રઝિસ્ટન્સ R11 સાથે પેરેલલ છે તેથી કન્ડકટન્સ સરળ રીતે ઉમેરે છે અને જો તમને યાદ છે કે મેં અગાઉ શું કહ્યું હતું તે ડાયગોનલ એલિમેન્ટ્સ નોડ 1 સાથે જોડાયેલ કુલ કન્ડકટન્સ ધરાવે છે તેથી ફક્ત Ga અહીં દેખાશે તેથી આ પેરેલલ કોમ્બિનેશન તમને કહે છે કે જ્યાં તમારી પાસે પહેલા G11 હતો હવે તમારી પાસે G11 વત્તા Ga હોવો જોઈએ અને તે જ થાય છે અને તે ડાયગોનલ એલિમેન્ટ ચોક્કસ નોડ સાથે જોડાયેલ કુલ કન્ડકટન્સનો સરવાળો પણ છે તો હવે મને આને દૂર કરવા દો હવે ચાલો બીજા ફેરફાર ઉપર વિચાર કરીએ તેથી હું શું કરીશ તે મને આ કરંટ સોર્સ I3 માંથી બહાર કાઢવા દો અને મારી પાસે અગાઉ જે હતું તેનાથી વિરુદ્ધ દિશામાં તેને જોડવા દો તેથી કૃપા કરીને ઈક્વેશનોનું શું થવાનું છે તે નક્કી કરો કારણ કે આ આપણે ઈન્ડિપેન્ડેન્ટ સોર્સમાં ફેરફારો કર્યા છે તેથી આ ઈક્વેશનની માત્ર જમણી બાજુ બદલશે અને ફરીથી જવાબ એકદમ સ્પષ્ટ છે આ એલિમેન્ટ જે નોડ 3 માં આપવામાં આવેલો કુલ કરંટ હતો તે I3 હતો અને હવે તે માઈનસ I3 થઈ ગયો છે જે બધુ જ છે અને તે કોઈપણ રીતે નાનું સ્પષ્ટ છે કારણ કે આપણે ફક્ત દિશા કરંટ સોર્સને ઉલટાવીએ છીએ તેથી આ માઈનસ I3 બને છે તો હવે આપણે બીજા ફેરફાર ઉપર વિચાર કરીએ ચાલો હું નોડ્સ 1 અને 3 ની વચ્ચે કન્ડકટન્સ ઉમેરી દઉં તો આ શું ફેરફાર કરે છે કૃપા કરીને તેને બહાર કાઢો હવે જ્યારે મારી પાસે કન્ડકટન્સ છે દેખીતી રીતે તે નોડ્સ ઉપર કુલ કન્ડકટન્સ જેમાં હું કન્ડકટન્સ ઉમેરું છું તે બદલાશે આ કિસ્સામાં નોડ્સ 1 અને 3 જ્યાં મેં કન્ડકટન્સ ઉમેર્યું છે તેથી આ નોડ્સ ઉપર કુલ કન્ડકટન્સ બદલાશે તેથી આ નોડ્સને અનુરૂપ ડાયગોનલ એલિમેન્ટ્સ બદલાશે તેથી આપણી પાસે નોડ 1 છે તે પહેલા કુલ કન્ડકટન્સ G11 વત્તા G12 હતી હવે તેની પાસે G13 પણ હશે અને આ નોડ 3 માટે છે તેથી અગાઉ ફરીથી આપણી પાસે G23 વત્તા G33 હતો હવે આપણી પાસે G13 તેમજ G13 વત્તા G23 વત્તા G33 હશે બીજી વસ્તુ જે બદલાય છે તે અર્ધ ડાયગોનલ એલિમેન્ટ છે કારણ કે આ કન્ડકટન્સ બે નોડ્સ વચ્ચે જોડાયેલ છે જેમાંથી એક પણ સંદર્ભ નોડ નથી તેથી અહીં આ એલિમેન્ટ જે પહેલા શૂન્ય હતું કારણ કે નોડ્સ 1 અને 3 વચ્ચે કોઈ કન્ડકટન્સ જોડાયેલ નથી તે હવે માઈનસ G13 બની જાય છે અને તે જ રીતે અહીં આ માઈનસ G13 બને છે મેટ્રિક્સ સિમેટ્રી છે કારણ કે આપણી પાસે હજુ પણ એક સર્કિટ છે જેમાં ફક્ત કન્ડકટન્સ અને કરંટ સોર્સો મેટ્રિક્સ સિમેટ્રીક છે અને આ નોડલ એનાલિસિસ સેટઅપ સાથે થાય છે હવે ચાલો બીજા ફેરફાર જોઈએ તો ચાલો હું આ દિશામાં નોડ 1 અને 3 ની વચ્ચે કરંટ સોર્સ Ix ઉમેરું છું તમે આમાંથી કયા ફેરફારોની અપેક્ષા રાખો છો મેં સર્કિટ સાથે જોડાયેલા ઈન્ડિપેન્ડેન્ટ સોર્સોમાં ફેરફારો કર્યા છે તેથી આ સર્કિટની જમણી બાજુ બદલશે હવે આ એલિમેન્ટ શું છે સોર્સ વેક્ટરનું પ્રથમ એલિમેન્ટ તે નોડ 1 માં આપવામાં આવેલ કુલ ઈન્ડિપેન્ડેન્ટ કરંટ છે હવે અસલમાં તે I1 હતો હવે તે I ની પોલારીટીને કારણે I1 માઇનસ I x હશે x જે જોડાયેલ છે તેથી I1 ને બદલે મારી પાસે I1 માઇનસ Ix હશે હવે નોડ 2 ને અનટચ કરવામાં આવ્યું છે તેથી તે હજુ પણ 0 અને નોડ 3 હશે તે I3 વત્તા Ix બનશે કારણ કે Ix જો તમે જોશો કે તે નોડ 1 થી ખેંચાઈ રહ્યું છે અને નોડ 3 માં આપવામાં આવી રહ્યું છે તેથી આ છે નોડલ એનાલિસિસ સેટઅપમાં થતા ફેરફારો મને એક અંતિમ ઉદાહરણ લેવા દો હું શું કરીશ કે હું આના બદલે નોડ્સ 1 અને 2 વચ્ચે I x જેવા કરંટ સોર્સને કનેક્ટ કરીશ તેથી ફરીથી I x નોડ 1 માંથી ખેંચવામાં આવે છે તેથી આ I 1 માઇનસ I x બને છે અને I x નોડ 2 માં આપવામાં આવે છે તેથી તે વત્તા I x બને છે અને I 3 જેમ છે તેમ જ રહેશે તેથી જ્યારે પણ તમે કરંટ કિસ્સામાં કરંટ સોર્સો છે તેવા સોર્સોને બદલો ત્યારે સોર્સ વેક્ટર બદલાય છે તો આ સાથે આશા છે કે G મેટ્રિક્સ અને સોર્સ વેક્ટરનું માળખું સ્પષ્ટ છે ફરીથી ઉકેલમાં મેટ્રિક્સ ઈન્વર્જેશનનો સમાવેશ થાય છે જે તમે તેને ઉકેલી શકો છો પરંતુ આ નોડલ એનાલિસિસનો વિચાર આર્બિટ્રેટર મોટા સર્કિટ માટે ઈક્વેશન સેટ કરવાની પદ્ધતિસરની રીતનો છે તેથી બંધારણને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સામાન્ય રીતે જ્યારે તમે સર્કિટ એનાલિસિસ સાથે પ્રારંભ કરો છો ત્યારે તમે સર્કિટને જુઓ છો અને પછી નોડ 2 માટેના મહત્વપૂર્ણ લૂપ તરીકે કંઈક ઓળખી શકો છો અથવા તે તમારા માટે જે અનુકૂળ હોય તે હોઈ શકે છે તમે ઈક્વેશન લખવાનું શરૂ કરો છો તે અમુક એડહોક છે અને છેલ્લે જ્યારે તમારી પાસે પૂરતા ઈક્વેશનો હોય ત્યારે તમે તેને એકસાથે હલ કરો છો પરંતુ મોટી સર્કિટ માટે આ કામ કરશે નહીં આપણી પાસે ચોક્કસ સંખ્યાના ઈક્વેશનો છે જે આપણે સેટઅપ કરવાના છે અને આપણે તેને વ્યવસ્થિત રીતે કરવું પડશે તેથી આ નોડલ એનાલિસિસ તે કરવાની એક રીત છે